હેલો ફરી સ્વાગત છે તેથી આ લેક્ચર માં આપણે VLSI ફિઝીકલ ડિઝાઈન ઓટોમેશન ના કેટલાક પગલાં જોઈશું કે જેને આવતા મોડ્યુલ્સ માં આપણે વધુ વિગતવાર ચર્ચા કરીશું તેથી લેક્ચર શીર્ષક VLSI ફિઝીકલ ડિઝાઇન ઓટોમેશન ભાગ એક તેથી અહીં જો તમે VLSI ફિઝીકલ ડિઝાઇન સાઇકલ ના મુખ્ય પગલાંઓ જુઓ તો અહીં મેં કેટલાકને સૂચિબદ્ધ કર્યા છે હકીકતમાં આ ખાસ કરીને એવા પગલાં છે જેની હું આ કોર્સ માં નોંધપાત્ર વિગતવાર ચર્ચા કરીશ તેથી ફરી હું પુનરાવર્તન કરું છું જ્યારે પણ હું VLSI ફિઝીકલ ડિઝાઇન વિશે વાત કરું છું ત્યારે હું માનું છું કે મારી પાસે પહેલેથી જ સર્કિટ નેટલિસ્ટ ઉપલબ્ધ છે સામાન્ય રીતે તે ટ્રાન્ઝિટર લેવલ નેટલિસ્ટ છે તે ગેટ લેવલ નેટલિસ્ટ પણ હોઈ શકે છે જે પ્રમાણભૂત સેલ લાઇબ્રેરીઓ માં ટેકનોલોજી મેપ કરી શકાય છે તેથી હું ધારું છું કે તે પ્રકારની નેટલિસ્ટ મારા માટે પહેલેથી જ ઉપલબ્ધ છે પછી હું અંતિમ લેઆઉટ બનાવવા માટે ફિઝીકલ ડિઝાઇન ઓટોમેશનના કેટલાક ક્રમમાંથી પસાર થઈશ તેથી મુખ્ય પગલાં છે પાર્ટીશનિંગ અને ફ્લોર પ્લાનિંગ ત્યારબાદ પ્લેસમેન્ટ પછી રાઉટિંગ ના ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં પછી સ્ટેટિક ટાઇમિંગ એનાલિસિસ સિગ્નલ ઇન્ટિગ્રિટી ક્રોસટોક મુદ્દાઓ ક્લૉક અને પાવર ટાઇમિંગ ડિઝાઇન અને છેલ્લે ફિઝીકલ ચકાસણી અને ડિઝાઇન સાઇન ઓફ જ્યારે આપણે ચિપ માટે ઉપકરણના અંતિમ ઉત્પાદન માટે ફેબ્રિકેશન સુવિધાને આપણે અંતિમ ડિઝાઇન મોકલવા માટે તૈયાર હોઈએ તો ચાલો પ્રથમ પગલું ફ્લોર પ્લાનિંગથી શરૂ કરીએ ફ્લોર પ્લાનિંગ તેનો અર્થ શું છે સિલિકોન ફ્લોર પર સંખ્યાબંધ સર્કિટ બ્લોક નાખવાના હોય છે દરેક બ્લોકની કામચલાઉ સ્થિતિ નક્કી કરવી આકાર નક્કી કરવા પિન સ્થાનો નક્કી કરવા તમે જુઓ કે મેં ઘણી બધી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે ચાલો આપણે એક સમાનતા વિશે વાત કરીએ જે તમે વધુ સારી રીતે કદર કરી શકશો ધારો કે તમે શરૂઆતથી ઘર બનાવી રહ્યા છો તો તે એ ફ્લેટ નથી જે તમે ખરીદો છો જે અન્ય કોઈએ બાંધ્યું છે તેથી તમારી પાસે ફ્લોર ક્ષેત્ર છે તમે તમારો ફ્લોરપ્લાન બનાવવા માંગો છો અને તમે રૂમ જગ્યા વગેરેના સંદર્ભમાં તમારી પોતાની ડિઝાઇન બનાવવા માંગો છો જો તમે જુઓ કે જુદા જુદા પગલાં શું છે તો ચાલો હું એક સામ્યતા ધરું તેથી ફ્લોર પ્લાનિંગમાં તમારી પાસે સંખ્યાબંધ સર્કિટ બ્લોક્સ છે જે મૂકવાના હોય છે પરંતુ અહીં કહો કે તમે 2 bhk ઘર એક ફ્લોર માટે જઈ રહ્યા છો અહીં તમારા બ્લોક્સ 2 બેડરૂમ હશે ચાલો આપણે કહીએ કે 2 શૌચાલય 1 ડ્રોઇંગ કમ ડાઇનિંગ રૂમ 1 રસોડું અને 1 બાલ્કની આ તમારા બ્લોક્સ હશે જે તમે મૂકવા માંગો છો ચાલો કહીએ બરાબર હવે તમારી પાસે આ બ્લોક્સના અંદાજિત કદ વિશે એક વિચાર છે કારણ કે તમે જાણો છો કે તમારા 2 બેડરૂમ કેટલા મોટા હોવા જોઈએ ડ્રોઈંગરૂમ કેટલો મોટો હોવો જોઈએ પરંતુ ચોક્કસ આકાર અને રૂપરેખાંકન હજી નક્કી કરવામાં આવ્યું નથી કે તમે તેની સાથે યોજના બનાવી શકો છો જ્યારે અન્ય બ્લોક્સ તમે તેને મુકો છો ઉદાહરણ તરીકે ડ્રોઈંગરૂમ ચોરસ જેવો હોવો જોઈએ શું તે થોડો લંબચોરસ આકારનો હોવો જોઈએ શું તેને l આકાર આપવો જોઈએ વગેરે તેથી આ તબક્કા દરમિયાન આ બ્લોક્સના ચોક્કસ આકાર નક્કી કરવા પડશે માત્ર એટલું જ નહીં કે VLSI ફ્લોર પ્લાનિંગમાં મેં પિન સ્થાનો વિશે ઉલ્લેખ કર્યો છે અહીં આ સામ્યતામાં પિન સ્થાન દરવાજા અને બારીઓના ચોક્કસ સ્થાનને અનુરૂપ હશે તેથી ક્યાં તમે દરવાજા બારીઓ અને કોરિડોર મૂકવા માંગો છો જો વિવિધ બ્લોક્સને જોડવા માટે જરૂરી હોય તો તેથી આ 2 સમસ્યાઓ વચ્ચે ખૂબ સમાનતા છે તેથી VLSI માં આપણે એક સમાન પ્રકારની વસ્તુ જોઈએ છીએ મારી પાસે અલગ અલગ બ્લોક્સ છે મારી પાસે સિલિકોનનો એક નિશ્ચિત ક્ષેત્ર છે જ્યાં બધું મૂકવાનું હોય છે મારે કામચલાઉ રીતે શોધવાનું છે કે આ ક્યાં મૂકવું છે અને જો બ્લોક્સ પરિવર્તનક્ષમ હોય તો હું કદની ગોઠવણી કરી શકું છું જેમ કે ઉદાહરણ તરીકે જો મારી પાસે બ્લોક હોય તો ચાલો કહીએ કે હું તેનું ક્ષેત્ર જાણું છું તે 10 યુનિટ બાય 10 યુનિટ છે પરંતુ તેનું લેઆઉટ નિશ્ચિત નથી તેથી હું તેમને ઘણા જુદા જુદા ભાગોમાં મૂકી શકું છું મને ખબર છે કે કુલ ક્ષેત્ર 100 ચોરસ યુનિટ છે તેથી હું તેને આ રીતે મૂકી શકું છું હું તેને 20 બાય 5 મૂકી શકું છું હું તેને 5 બાય 20 મૂકી શકું છું હું તેને 25 બાય 4 મૂકી શકું છું તેથી ત્યાં આમ મારા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે બરાબર તેથી ફ્લોર પ્લાનિંગ દરમિયાન તમારે આ વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે અને આમાંથી કયો તમને શ્રેષ્ઠ પ્રકારના ઉકેલો આપશે તે શોધવું પડશે હવે આ અલબત્ત ફુલ કસ્ટમ ડિઝાઇન માટે ફરજિયાત પગલું છે હવે ફરીથી અહીં આપણે ડિઝાઇન સ્ટાઇલ સંબંધિત મુદ્દાઓ પર આવી રહ્યા છીએ તમે સેમી કસ્ટમ સ્ટાન્ડર્ડ સેલ આધારિત ડિઝાઇન વિશે વિચારો જ્યાં તમામ સેલ રો માં મૂકવામાં આવે છે તેથી હવે મારી પ્લેસમેન્ટની સમસ્યા અપ્રતિબંધિત નથી એવું નથી કે હું ગમે ત્યાં કંઈપણ મૂકી શકું છું બ્લોક અથવા સેલ મારે ફક્ત એક રો માં મૂકવાનો છે તેથી ફ્લોર પ્લાનિંગ સમસ્યા સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇનમાં અસ્તિત્વમાં નથી FPGA ગેટ એરે માટે તે અસ્તિત્વમાં નથી FPGA માટે ફ્લોર પ્લાનિંગ અસ્તિત્વમાં નથી તમારે CLB ના એક માત્ર પ્લેસમેન્ટમાં સર્કિટ મોડ્યુલ મૂકવું પડશે પરંતુ ફ્લોરપ્લાનિંગ તમારે ત્યાં કરવાની જરૂર નથી પરંતુ અલબત્ત કેટલીકવાર તમે ત્યાં ફ્લોર પ્લાનિંગનો થોડોક ઉપયોગ કરી શકો છો કારણ કે તમે કેટલાક સર્કિટ ભાગને FPGA ના એક ભાગને ફાળવવા માગી શકો છો જેથી ડિલે આંતરજોડાણમાં ડિલે ઓછો થાય FPGA સોફ્ટવેર સાથે આંતરજોડાણ કરવાની રીતો છે કે અમુક બ્લોક્સ CLB સાથે મેપ કરવા જોઈએ જે લંબચોરસ પ્રદેશની અંદર નજીકના પડોશમાં સ્થિત છે જેનો તમે ઉલ્લેખ કરી શકો છો સારું હવે ફ્લોર પ્લાનિંગ પહેલાં અથવા ફ્લોર પ્લાનિંગ સાથે અન્ય પગલું પાર્ટીશનિંગ છે જે હાથ ધરવામાં આવે છે તમે જુઓ છો કે પાર્ટીશનિંગ વિવિધ કારણોસર હાથ ધરવામાં આવે છે હું આ સ્લાઇડ ને સમજાવું તે પહેલાં હું તમને જણાવું ધારો કે મારી પાસે ખૂબ મોટી ડિઝાઈન છે અને મારી પાસે એક ખાસ ટેકનોલોજી છે જેનો ઉપયોગ કરીને હું ચિપ બનાવી શકું ઉદાહરણ તરીકે કહીએ કે હું ચિપમાં 1 દસ લાખ ગેટ ફેબ્રિકેટ કરવામાં સક્ષમ છું પરંતુ હું જોઉં છું કે મારી ડિઝાઇનમાં 2 5 દસ લાખ ચિપ છે તેથી હું જે જાણું છું તે એ છે કે મારે મારી ડિઝાઇનને 3 ચિપમાં તોડવી પડશે તે જે મને જોઈએ છે 1 ચિપમાં હું મૂકી શકતો નથી તો મારી આખી ડિઝાઇનને 3 માં કેવી રીતે વિભાજિત કરવી તમે પાર્ટીશન કહી શકો જેથી દરેક પાર્ટીશનનું કદ 1 દસ લાખ કરતા ઓછું હશે અને અલબત્ત બીજી ખૂબ જ ઇચ્છનીય બાબત એ છે કે પાર્ટીશનો વચ્ચેના જોડાણોની સંખ્યા ઓછી કરવી જોઈએ કારણ કે મને 2 ચિપ્સ વચ્ચે 1000 જોડાણની જરૂર હોય તેવું દૃશ્ય મને પસંદ નથી કારણ કે જ્યારે પણ તમે ચિપ પર જાઓ છો ત્યારે ડિલે તીવ્રતાના ક્રમમાં વધે છે તેથી હું ઈચ્છું છું કે મોટાભાગના આંતરજોડાણો ચિપની અંદર હશે માત્ર થોડા જોડાણો જ ચિપની વચ્ચે જશે બરાબર તેવી જ રીતે અહીં મારી પાસે એક ઉદાહરણ છે જ્યાં તમે જોઈ શકો છો કે અહીં ગેટ લેવલ નેટલિસ્ટ છે તેથી ત્યાં 48 ગેટ છે ધારો કે હું તેને 3 પાર્ટીશનમાં વિભાજિત કરવા માંગુ છું નીચેનો ડાયગ્રામ એક સારું પાર્ટીશન બતાવે છે જ્યાં તમે 3 પાર્ટીશનો વિવિધ શેડ માં જોઈ શકો છો જ્યાં તમે જુઓ છો કે આ પાર્ટીશનના કદ લગભગ સમાન છે 15 16 અને 17 અને તમે પાર્ટીશનો વચ્ચેના આંતરજોડાણ શબ્દોની સંખ્યા પણ જુઓ પ્રથમ અને બીજા પાર્ટીશનો વચ્ચે 4 જોડાણો છે તેથી આપણે કહીએ છીએ કે આ કટ સાઈઝ 4 છે તેવી જ રીતે બીજા અને ત્રીજા વચ્ચે 4 જોડાણ છે આ કટ સાઈઝ પણ 4 છે પ્રથમ અને ત્રીજું વચ્ચે કોઈ નથી તેથી આપણે કહી શકીએ કે આ એક સારું પાર્ટીશન છે તેથી આ પાર્ટીશન કોઈપણ સ્તરે કરી શકાય છે મેં ચિપ્સના સંદર્ભમાં ખૂબ જ ઉચ્ચ સ્તરે તેના વિશે વાત કરી હતી તમે તે કરી શકો છો તમે તેને હકીકતમાં કોઈપણ સ્તરે કરી શકો છો તેથી તમે સામાન્ય રીતે નાનું પ્લેસમેન્ટ અથવા ફ્લોર પ્લાનિંગ માટે જાઓ તે પહેલાં આ પાર્ટીશન એક મહત્વપૂર્ણ પગલું છે હવે ચાલો ફ્લોરપ્લાનિંગ પર આવીએ અહીં આ ડાયગ્રામમાં આપણે ફ્લોરપ્લાન નું પ્રતિનિધિત્વ બતાવીએ છીએ ફ્લોરપ્લાન કેવી રીતે રજૂ થાય છે ડાયગ્રામની જેમ અહીં ડાબી બાજુએ તમે જુઓ છો 1 2 3 4 5 6 7 8 આ 5 મોડ્યુલ અથવા બ્લોક્સનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાં વિસ્તારો આશરે કદ સૂચવે છે બરાબર હવે આ કામચલાઉ ફ્લોરપ્લાન છે જેના પર હું પહોંચ્યો છું જ્યારે ઘરની દ્રષ્ટિએ ફરીથી હું કહી શકું છું કે આ 4 મારો ડ્રોઈંગ રૂમ હશે આ 7 અને આ 2 મારા કહેવા પ્રમાણે બેડરૂમ હશે આ 1 મારું રસોડું બની શકે છે અને તેથી વધુ તેથી એકવાર મારી પાસે આના જેવું ફ્લોરપ્લાન હોય તો હું તેને કેવી રીતે રજૂ કરી શકું કારણ કે સામાન્ય VLSI સર્કિટમાં હું એવી પરિસ્થિતિ વિશે વાત કરી રહ્યો છું જ્યાં આવા હજારો અને હજારો બ્લોક્સ તેથી વધુ હોઈ શકે છે તેથી તેમને કેવી રીતે હેન્ડલ કરવું તેમને કેવી રીતે કાર્યક્ષમ રીતે રજૂ કરવું જેથી હું કેટલીક મેનીપ્યુલેશન કરી શકું હું સારા અથવા કાર્યક્ષમ ફ્લોરપ્લાન પર પહોંચી શકું તેથી અહીં આપણે ટ્રી ના સંદર્ભમાં ફ્લોરપ્લાનને રજૂ કરવાની એક સંભવિત રીત બતાવીએ છીએ આ ટ્રી કટનું પ્રતિનિધિત્વ કરે છે અહીં જુઓ તમે જોઈ શકો છો કે નોડ પ્લસ અથવા સ્ટાર તરીકે ચિહ્નિત છે તો મારો મતલબ એ છે કે આ પ્લસનો અર્થ આડો કટ છે અને સ્ટારનો મતલબ ઊભો કટ છે આનો અર્થ શું છે ધારો કે મારી પાસે ફ્લોરપ્લાન છે જ્યાં મારી પાસે 2 બ્લોક્સ A અને B એક બાજુએ ઉભા પાર્ટીશન દ્વારા અલગ પડેલા છે તો આ હું નીચે મુજબ રજૂ કરું છું એ જ રીતે જો મારી પાસે એવું દૃશ્ય છે કે જ્યાં 2 બ્લોક્સ C અને D આડા પાર્ટીશનો દ્વારા રજૂ કરે છે તો હું તેને આ રીતે રજૂ કરું છું ચાલો આપણે થોડું સંયુક્ત ઉદાહરણ લઈએ ચાલો કહીએ કે મારી પાસે આ છે તેથી હું જે રીતે રજૂ કરું છું તે એ છે કે પ્રથમ હું આ ઊભા કટનો ઉપયોગ કરું છું તેથી સ્ટાર તો એક બાજુ તે A છે અને બીજી બાજુ આ આખી વસ્તુ છે આ આખી વસ્તુઓ ફરી એક આડી કટ ધરાવે છે તેથી પ્લસ B અને C તેથી આ ફ્લોરપ્લાનને રજૂ કરવાની એક રીત છે તેથી ચાલો હવે ફરી એકવાર આ ઉદાહરણ પર આવીએ આ ઉદાહરણમાં આ એક સંભવિત ટ્રીનું પ્રતિનિધિત્વ છે કારણ કે તે નીચલા સ્તરથી શરૂ થવા જેવું યુનિક નથી 3 અને 6 એ આડી રેખા દ્વારા ઊભી રેખા દ્વારા જોડાયેલા છે તેથી એકસાથે 3 6 3 6 1 સાથે આડી લાઇન દ્વારા જોડાયેલ છે તેથી ફરીથી પ્લસ 3 6 અને 1 2 5 ઊભી લાઇન દ્વારા જોડાયેલ છે 2 સ્ટાર 5 પછી આ અને 4 પ્લસ 4 સાથે આડી લાઇન દ્વારા જોડાયેલા છે અને આ આખી વસ્તુ અને આ આખી વસ્તુ ઊભી લાઇન દ્વારા જોડાયેલ છે તેથી ફરી એક સ્ટાર આ અને આ અને બીજી બાજુ 8 અને 7 આડી લાઇન છે અને આ ફરીથી ઊભી લાઇન સાથે છે બરાબર હવે આ એક ટ્રી છે આ એક ગ્રાફિકલ રજૂઆત છે હવે જેમણે કોમ્પ્યુટર સાયન્સ ડેટા સ્ટ્રક્ચર નો અભ્યાસ કર્યો છે તેમના માટે તમે જાણશો કે આ પ્રકારનું કોઈપણ ટ્રી આ એક બાઇનરી ટ્રી છે જેમાં શિરોબિંદુ નોડમાં કેટલાક ઓપરેટર છે અને આ કિસ્સામાં કેટલાક મોડ્યુલ છે લીવ નોડ એને કહેવાતા પોલિશ પોસ્ટફિક્સ નોટેશન માં રજૂ કરી શકાય છે તો પોલિશ પોસ્ટફિક્સ નોટેશન શું છે જો તમે આ એક આ A B અને સ્ટાર જુઓ છો તો આ હું પ્રથમ 2 લીવ નોડ તરીકે રજૂ કરું છું પછી ટોચના A B સ્ટાર પરનો ઓપરેટર હું તેને આ રીતે લખું છું આ હું C D પ્લસ તરીકે લખું છું આ જે હું લખું છું તે પહેલા આ 1 જશે B C પ્લસ હું પહેલા આ કરું છું પછી A અને આ પછી A આ આખી વસ્તુ સ્ટાર આ રીતે પોલિશ પોસ્ટફિક્સ નોટેશન લખવામાં આવે છે અને આ મારું યુનિક નોટેશન છે જેને કોઈ કૌંસ અથવા છગડીયા કૌંસની જરૂર નથી તેથી તમે જાણો છો કે કોઈપણ ઓપરેટર જો આપણને મળે કે તમે અગાઉના 2 ઓપરેન્ડ પર ઓપરેટ કર્યું હોય તેથી પ્લસ B અને C પર કામ કરશે તમને કંઈક મળશે સ્ટાર A અને આના પર કામ કરશે તેથી તમે આ સાથે મેળવો છો તેથી કમશ તમે રીતે જઈ શકો છો બરાબર તો અહીં તમે આ પણ જોઈ શકો છો કે આપણે બરાબર એ જ કર્યું છે 3 6 પ્લસ એટલે આ એક 3 6 પ્લસ 1 પ્લસ તે એટલે કે 3 6 પ્લસ અને 1 પ્લસ 3 6 પ્લસ અને 1 પ્લસ 2 5 સ્ટાર 2 5 પ્લસ આ છે પછી 4 પ્લસ તેની સાથે 4 પ્લસ છે અને આ આખી વસ્તુ અને આ આખી વસ્તુ ત્યાં એક સ્ટાર છે આ 8 7 પ્લસ 8 7 પ્લસ આ આખી વસ્તુ છે અને આ 8 7 પ્લસ સ્ટાર છે તેથી તે રીતે આગળ વધે છે તેથી અહીં તમે કામ કરી શકો છો આ વાસ્તવમાં પોસ્ટફિક્સ નોટેશન કહેવાય છે તેથી ફ્લોરપ્લાનને પોસ્ટફિક્સ નોટેશન તરીકે રજૂ કરી શકાય છે જો તે કાપી શકાય તેવું હોય તો તમે તેને આડી અને ઊભી લાઇનોમાં આ રીતે કાપી શકો છો પરંતુ આપણે પછીથી જોશું જ્યારે તમે વિગતવાર ચર્ચા કરો કે કેટલાક ફ્લોરપ્લાન છે જે આ નોટેશનમાં રજૂ કરી શકાતા નથી બરાબર હું એક ઉદાહરણ બતાવી રહ્યો છું ધારો કે ત્યાં 5 બ્લોક્સ A B C D E છે પરંતુ આ ફ્લોરપ્લાનને કાપી શકે તેવી કોઈ ચાલુ આડી અથવા ઊભી લાઇનો નથી તેથી અહીં તમે પ્લસનો ઉપયોગ કરી શકતા નથી તમે સ્ટારનો ઉપયોગ કરી શકતા નથી આને તે રીતે રજૂ કરી શકાતું નથી તેથી આપણે પછી જોઈશું કે આ પ્રકારના ફ્લોરપ્લાનને કેવી રીતે હેન્ડલ કરવું બરાબર તેથી ફ્લોર પ્લાનિંગ પછી આપણે જે વિષય પર ચર્ચા કરીશું તેને પ્લેસમેન્ટ કહેવામાં આવે છે ફ્લોર પ્લાનિંગ દરમિયાન જુઓ આપણે પહેલાથી જ બ્લોક્સના અંદાજિત સ્થાનો નક્કી કર્યા છે જેમ કે આપણે ફ્લેટની ડિઝાઇનના સંદર્ભમાં ફરીથી કહ્યું છે મેં કહ્યું કે અહીં મારી પાસે મારો પહેલો રૂમ છે અહીં આ બીજો રૂમ છે અહીં ડાઇનિંગની જગ્યા છે વગેરે મેં કામચલાઉ રીતે સ્થાનો નક્કી કર્યા છે પરંતુ પછીનો પ્રશ્ન એ આવે છે કે લોકો આ રૂમમાંથી તે રૂમમાં કેવી રીતે જાય છે તેથી તે માટે સંભવતઃ મને સ્થાનો માટે કામ કરવા અને તેમના અભિગમ સુધી પહોંચવા માટે કેટલાક વધારાના કોરિડોરની જરૂર પડશે તેથી VLSI ડિઝાઇનના સંદર્ભમાં મને કેટલીક વધારાની જગ્યાની જરૂર છે જેના દ્વારા હું આ કહેવાતા રાઉટિંગ ક્ષેત્રો માટે જરૂરી બ્લોક્સને એકબીજા સાથે જોડી શકું તેથી પ્લેસમેન્ટની સમસ્યા કહે છે કે વ્યાખ્યાયિત આકાર અને પિન સ્થાનો સાથેના બ્લોકના સમૂહને જોતાં લેઆઉટની સ્થિતિ નક્કી કરો એટલું જ નહીં તમે આંતરજોડાણ ચલાવવા માટે બ્લોક્સ વચ્ચે પૂરતી જગ્યા રાખો છો તેથી અહીં આંતરજોડાણ મોડેલિંગ અને ખર્ચ અંદાજ મહત્વપૂર્ણ છે કારણ કે પછી ડાઉટિંગ દરમિયાન તમે ચોક્કસ આંતરજોડાણ જોશો પરંતુ હવે તમે થોડી જગ્યા રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને બ્લોક્સને શ્રેષ્ઠ રીતે એવી રીતે મૂકો કે તમારી અપેક્ષિત ખર્ચ ઓછો થાય આપણે રાઉટિંગ ખર્ચના કેટલાક સરળ અંદાજનો ઉપયોગ કરવો પડશે જેથી તમે 2 વૈકલ્પિક પ્લેસમેન્ટ ઉકેલો વચ્ચે મૂલ્યાંકન અને તુલના કરી શકો તમે જોઈ શકો છો કે આ અન્ય કરતાં વધુ ખર્ચાળ હશે તેથી તમે આ લો બરાબર અને જેમ કે મેં FPGA અને સેમી કસ્ટમ સ્ટાન્ડર્ડ સેલ આધારિત કેટલીક ડિઝાઇન સ્ટાઇલ માટે કહ્યું તેમ ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ સમસ્યાઓ એકસરખી છે તેઓ અલગ નથી પરંતુ ફુલ કસ્ટમ માટે તેઓ અલગથી કરવા પડશે તો ચાલો આ સ્ટાન્ડર્ડ સેલ દૃશ્યને ફરી એકવાર જોઈએ IO પિન સાથે સ્ટાન્ડર્ડ સેલ ચિપ ફ્લોરપ્લાન આના જેવો દેખાશે સીમાઓ અને રો પરના IO સેલ આ સ્ટાન્ડર્ડ સેલ હશે વચ્ચે રાઉટિંગ ચેનલ સાથે તેથી સામાન્ય પ્લેસમેન્ટ સમસ્યા અહીં હશે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે કે એક રો માં સેલ કેવી રીતે મૂકવો અને એકવાર તમે આ સેલ મૂક્યા પછી તમે રાઉટિંગ ચેનલોના ખર્ચનો અંદાજ લગાવી શકો છો અને તમે તેના માટે પૂરતી જગ્યા રાખી શકો છો જો તમે સ્ટાન્ડર્ડ સેલ માટે જોશો તો સમસ્યા મુશ્કેલ નથી જો તમે પાછળથી જોશો કે તમારી જગ્યા થોડી ઓછી છે તો તમે આખી રો ને થોડી ઉપર અથવા નીચે ખસેડી શકો છો તેથી તમે તેને પછીથી કરી શકો છો તે ગોઠવણ તમે પછીથી કરી શકો છો પરંતુ સામાન્ય રીતે કહીએ તો ફુલ કસ્ટમ વસ્તુનો અર્થ થાય છે જ્યાં ઘણા બધા બ્લોક્સ હોય છે એક બ્લોકને ફરતે ખસેડવું એટલું સરળ નથી કારણ કે અહીં જગ્યા બનાવવા માટે બ્લોક ખસેડવાથી બીજી બાજુની જગ્યા ઓછી થઈ શકે છે જે સમસ્યા ઊભી કરી શકે છે બરાબર તેથી આ 1 છે અને ફરીથી અહીં જો તમે જોઈ શકો કે મેં 2 સ્ટાન્ડર્ડ સેલ પ્લેસમેન્ટ બતાવ્યા છે તો આને ખરાબ પ્લેસમેન્ટ કહેવાય છે અને આને સારું પ્લેસમેન્ટ કહેવાય છે તેથી જોડાણો કેટલા જટિલ છે તે જોવા માટે મેં અહીં આંતરજોડાણો સીધી લાઇનો દ્વારા બતાવેલ છે તેથી પ્રથમ કિસ્સામાં તમે જોશો કે ઘણી બધી ઝિગઝેગ લાઈનો મોટી સંખ્યામાં છે પરંતુ બીજા કિસ્સામાં તમે જોશો કે લાઇનો મોટાભાગે ચેનલો સુધી સ્થાનિક છે અને માત્ર થોડા જોડાણો સમગ્ર ચેનલો પર છે તેથી આ એક સારું પ્લેસમેન્ટ છે તેથી પ્લેસમેન્ટનું મહત્વ એકદમ સ્પષ્ટ છે કે જો મારી પાસે સારું પ્લેસમેન્ટ હોય તો મને પાછળથી રાઉટિંગની સમસ્યા ઘણી સરળ થઈ શકે છે અને હું આવી શકું છું અથવા હું અંતિમ ડિઝાઇન પર પણ પહોંચી શકું છું જે કામગીરીની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ હશે કારણ કે આજે આંતરજોડાણ ક્ષેત્ર અને આંતરજોડાણ ડિલે સર્કિટના કુલ પ્રદર્શન પર પ્રભુત્વ ધરાવે છે તેથી જો હું મારું આંતરજોડાણ સરળ અને ટૂંકું રાખી શકું તો તે મને લાંબા ગાળે મદદ કરશે એકવાર તમે બ્લોક્સ મૂક્યા પછી હવે રાઉટિંગ આવે છે તેથી એકવાર બ્લોક્સ મૂકવામાં આવ્યા પછી તમે આંતરજોડાણ લાઇનો ચલાવો જેથી નેટલિસ્ટ માટેના તમામ જોડાણને પૂર્ણ કરી શકાય હવે રાઉટિંગના વિવિધ પ્રકારો છે ગ્રીડ રાઉટિંગ ગ્લોબલ રાઉટિંગ ડિટેલ્ડ રાઉટિંગ ક્લૉક અને પાવર રાઉટિંગ વગેરે કે જેના વિશે આપણે વાત કરી શકીએ છીએ અને વાત એ છે કે બ્લેક ખરાબ પ્લેસમેન્ટ રાઉટિંગની સમસ્યાને ખૂબ જ મુશ્કેલ બનાવી શકે છે જેમ મેં કહ્યું ગ્રીડ રાઉટિંગ એટલે ગ્રીડ રાઉટિંગ એ એક સમસ્યા છે જે એકદમ સામાન્ય છે જે કહે છે કે મારી પાસે છે ચાલો કહીએ કે મને ચિત્રાત્મક રીતે બતાવવા દો કહો કે મારી પાસે લેઆઉટ ક્ષેત્ર છે આ મારું કુલ સિલિકોન ફ્લોર છે અને મારી પાસે પહેલાથી જ કેટલાક બ્લોક્સ છે જે મૂકેલા છે જેનો અર્થ છે કે આ અવરોધો છે હું આ બ્લોક્સ દ્વારા આંતરજોડાણ ચલાવી શકતો નથી ચાલો આ રીતે કહીએ અને ધારો કે મને કોઈ સમસ્યા છે જ્યાં હું અહીં સ્થિત એક પિનને જોડવા માંગું છું જે પિન સ્થિત છે તે અહીં એમ કહો તેથી સામાન્ય સમસ્યા હશે આ ગ્રીડ રાઉટિંગ કહે છે કે આ અવરોધો આ રાઉટિંગને કેવી રીતે કાબુ કરવું તેથી ઘણા વૈકલ્પિક પાથ છે તેથી ચાલો કહીએ કે આ એક વૈકલ્પિક માર્ગ હોઈ શકે છે હવે એકવાર આપણે આ કરી લીધું છે હવે હવે કહો તેથી મારી પાસે આગળ બીજી સમસ્યા છે પરંતુ હું અહીં એક પિન સાથે અહીં એક પિન જોડવા માંગુ છું હવે દેખીતી રીતે કારણ કે આપણે આ લાઇન સમાન સ્તર પર મૂકી છે તમે સમાન માર્ગને અનુસરી શકતા નથી કારણ કે ત્યાં ક્રોસ હશે તેથી અહીં સંભવતઃ આના જેવો માર્ગ લેવો પડશે તેથી આ ગ્રીડ રાઉટિંગની સમસ્યા છે ત્યાં અવરોધો છે કનેક્ટ કરવાના પોઈન્ટ અથવા પિન છે સામાન્ય રીતે શક્ય તેટલો ટૂંકો પાથ નક્કી કરવાનો પ્રયાસ કરો જેથી તમે આંતરજોડાણને આ રીતે પૂર્ણ કરી શકો બરાબર તેથી આ ઉપરાંત ગ્લોબલ રાઉટિંગ અને ડિટેલ્ડ રાઉટિંગ સમસ્યા છે તેથી હું અહીં એક ઉદાહરણ આપી શકું છું ધારો કે અહીં બ્લોક્સ છે જેમાં કેટલાક પિન સ્થાનો બતાવવામાં આવ્યા છે તેઓને અમુક રીતે જોડેલા હોવા જોઈએ બીજો ડાયગ્રામ ગ્લોબલ રાઉટિંગનું પરિણામ દર્શાવે છે ગ્લોબલ રાઉટિંગ તે શું કરે છે તેનો અર્થ એ નથી કે તે પિનને ચોક્કસ રીતે એકબીજા સાથે જોડતું નથી પરંતુ તે અંદાજિત માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે જેમ તમે કહો છો કે આ 2 પિન આ ભાગ પર જોડવાની છે આ 2 પિન આ ભાગનો ઉપયોગ કરી શકે છે આ પિન આ ભાગનો ઉપયોગ કરી શકે છે આ 2 પિનને જોડવા માટે હું આ ભાગને અનુસરી શકું છું કારણ કે ત્યાં અન્ય વિકલ્પ હોઈ શકે છે ઉદાહરણ તરીકે આ જોડાણ માટે હું આના જેવા પાથનો ઉપયોગ કરી શક્યો હોત તેથી તે લગભગ રીતે ભાગ શોધવાનો પ્રયાસ કરે છે આ ગ્લોબલ રાઉટિંગ છે હવે એકવાર ગ્લોબલ રાઉટિંગ થઈ જાય પછી આ દરેક વ્યક્તિગત પ્રદેશોને તમે એક સમયે 1 ગણો છો અને ચોક્કસ વાયરિંગ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો તેથી અહીં હું એક જ સ્તર પરના તમામ વાયરિંગ બતાવી રહ્યો છું પરંતુ જ્યારે આપણે ચેનલ રાઉટિંગનું તે ઉદાહરણ લીધું ત્યારે તમને યાદ છે કે મેં 2 જુદા જુદા સ્તરો પર ચાલતા શબ્દો બતાવવા માટે 2 જુદા જુદા રંગોનો ઉપયોગ કર્યો હતો એક આડી એક ઊભી તેઓ જો જરૂરી હોય તો ચોક્કસ પોઈન્ટ પર જોડાણ કરી શકે છે તેથી આ ગ્લોબલ અને ડિટેલ્ડ રાઉટિંગ છે આશરે તેનો અર્થ શું છે તેથી પછીથી આપણે આને વધુ વિગતવાર જોઈશું અને આપણે ઘણા ઉદાહરણો પર કામ કરીશું ખાસ કરીને ક્લૉક્ડ રાઉટિંગ મહત્વનું છે હવે તમે જુઓ છો કે ક્લૉક એ ખૂબ જ મહત્વપૂર્ણ સિગ્નલ છે સમગ્ર ચિપમાં ઘણા સિક્વન્સિઅલ સર્કિટ તત્વો છે ફ્લિપ ફ્લોપ રજિસ્ટર કાઉન્ટર તે બધાને ક્લૉકની જરૂર હોય છે અને કારણ કે સામાન્ય રીતે ક્લૉક એડ્જ ટ્રિગર્ડ હોય છે ઘણી ફ્લિપ ફ્લોપ એડ્જ દ્વારા ટ્રિગર થાય છે જો બીજાની સરખામણીમાં એક ફ્લિપ ફ્લોપ માટે ક્લૉકના સિગ્નલમાં ફેરફાર અને ડિલે હોય તો પછી એક ફ્લિપ ફ્લોપ બીજા કરતા વહેલા સ્વિચ થઈ શકે છે તેથી સર્કિટમાં આ ખોટી કામગીરી તરફ દોરી શકે છે જો તમામ ફ્લિપ ફ્લોપ્સ જે એકસાથે સ્વિચ કરવા ધારે છે ત્યાં સ્વિચ કરવામાં ડિલે થાય છે તેથી એવી ઘણી પદ્ધતિઓ છે જે પ્રસ્તાવિત કરવામાં આવી છે જેની આપણે ક્લૉક્ડ રાઉટિંગને હેન્ડલ કરવા માટે ચર્ચા કરીશું એક પદ્ધતિની જેમ હું અહીં બતાવી રહ્યો છું કે આને H ટ્રી કહેવામાં આવે છે કારણ કે તમે જુઓ છો કે દરેક વચગાળાના પગલાં H જેવા દેખાય છે તેથી ક્લૉક મધ્યમાં જનરેટ થાય છે અને H ના ટર્મિનલ પર આ બધા પોઈન્ટ આ તે પોઈન્ટ છે જ્યાંથી ક્લૉક સિગ્નલો લેવામાં આવે છે હવે જો તમે માત્ર ક્લૉક જનરેટર થી દરેક ટર્મિનલ પોઈન્ટ સુધી જોશો તો માપો તો આંતરજોડાણની લંબાઈ સમાન છે જેનો અર્થ થાય છે કે આ દરેક પોઈન્ટ સુધી ક્લૉકનો ડિલે સમાન હશે પરંતુ આ પદ્ધતિમાં મુશ્કેલી એ છે કે સામાન્ય લેઆઉટમાં તમારી પાસે ક્લૉકનું સ્થાન નિયમિતપણે મૂકવામાં આવતું નથી તે ઘણીવાર આડેધડ અને અવ્યવસ્થિત હશે તમને ઘણીવાર ત્યાં આ h પ્રકારના લેઆઉટને ખૂબ સરસ રીતે લેઆઉટ કરવાની તક મળતી નથી તમારી પાસે લેઆઉટ હોય શકે છે જેમાં ત્યાં ઘણી બધી આડેધડ વસ્તુઓ છે તેથી આ બધી બાબતો આપણે પછીના લેક્ચરોમાં જોઈશું તેથી હું વિચારું છું કે આપણે આ લેક્ચર આજે જ સમાપ્ત કરી શકીએ છીએ